આ મોડ્યુલ ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયર માટે છે આપણે પહેલાથી જ સમેશન એમ્પ્લીફાયર જોયા છે જ્યાં આપણે વોલ્ટેજ ઉમેરી શકીએ છીએ અને પછી ફાઈનલ આઉટપુટ મેળવવા માટે આપણે આપણા એમ્પ્લીફિકેશન ફેક્ટર મુજબ એમ્પ્લીફાય કરી શકીએ છીએ સમેશન એમ્પ્લીફાયર માટે પ્રથમ વોલ્ટેજ ઉમેરવામાં આવે છે અને પછી એમ્પ્લીફાઇડ થાય છે એવી જ રીતે ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયર માટે આપણે બે વોલ્ટેજનો તફાવત લઈએ છીએ અને પછી તેને એમ્પ્લીફાય કરીએ છીએ

વાયરને કેવી રીતે બહાર નીકાળવું ક્લિપરનો ઉપયોગ કરવો એ યોગ્ય પ્રેક્ટિસ છે તેને તેના જડબાની વચ્ચે મૂકો અને તેને દબાવો સામાન્ય રીતે એક્સપેરિમેન્ટ પ્રયોગશાળાઓમાં જોવા મળતી એક ખોટી પ્રેક્ટિસ કે જેમાં વાયર મોંમાં મૂકીને તેને બહાર કાઢવામાં આવે છે બીજી યોગ્ય પદ્ધતિ ઓટોમેટિક ક્લીઉપર્સનો ઉપયોગ છે આ પર્ટીક્યુલર મોડ્યુલ ઉપર પાછા આવીને અહીં આપણે ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયર જોઈશું તેથી ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયર વોલ્ટેજનો તફાવત લે છે અને તેને એમ્પ્લીફાય કરે છે ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવાનો ફાયદો એ છે કે અવાજ કૅન્સલડ થાય છે V1 અને V2 બંને અવાજ સાથે છે તફાવત લેતી વખતે અવાજ બંને સંકેતોમાંથી બાદ કરવામાં આવે છે એક ઓપ એમ્પ ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયર અથવા ઓપ એમ્પ બેઝ ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયર ઇનવર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ વચ્ચેના તફાવતને પ્રમાણસર આઉટપુટ આપે છે અને તે વધશે તે મર્યાદિત ગેઇન સાથે એમ્પ્લીફાય થશે

હવે જો હું માત્ર ફાઈનલ સમીકરણ ઉપર વિચાર કરું તો હું શું જોઉં છું ફાઈનલ સમીકરણ R2R1 ઉપર આધાર રાખે છે તેથી R2R1 એ એમ્પ્લીફિકેશન ફેક્ટર છે અને વોલ્ટેજ તફાવત V2 V1 છે ચાલો ધારીએ કે V12V V24V અને R2R110 Vo1020V છે શું મને આઉટપુટ ઉપર 20 વોલ્ટ મળશે હું આઉટપુટ ઉપર 20 વોલ્ટ નહીં મેળવીશ શા માટે કારણ કે મારો બાયસ વોલ્ટેજ 15V છે પણ જો મારી પાસે V23V હોય તો શું પછી શું Vo10V હું આ મેળવી શકું મને આ મળશે બરાબર તેથી ખૂબ જ સરળ જો તમને સૂત્ર યાદ હોય તો તમે ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયરને હલ કરી શકો છો હવે ચાલો જોઈએ કે જો તમે ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવા માંગતા હોય અને એક્સપેરિમેન્ટની દ્રષ્ટિએ તે કામ કરી રહ્યું છે કે નહીં તે જોવા માંગો છો તો એક્સપેરિમેન્ટ કેવી રીતે કરવો આપણે ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયરના ગેઇનની ગણતરી કેવી રીતે કરી શકીએ પ્રથમ વસ્તુ એ છે કે તમારે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સર્કિટને જોડવી જોઈએ તેથી સર્કિટમાં પાછા આવીએ આપણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સર્કિટને જોડવી હતી 1 કિલોહર્ટ્ઝથી V1 ઉપર 1 વોલ્ટ પીક ટુ પીક સાઇન વેવ આપો આપણે 1 વોલ્ટ પીક ટુ પીક આપી રહ્યા છીએ ઉચ્ચ અને નીચલા એમ્પ્લિટ્યૂડ માટે એક્સપેરિમેન્ટનું પુનરાવર્તન કરો અને નિરીક્ષણ નોંધો તેથી ચાલો જોઈએ કે બ્રેડબોર્ડ ઉપર આ એક્સપેરિમેન્ટ કેવી રીતે કરવો અને આપણે આ વિશિષ્ટ ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયર માટે મૂલ્યો નોંધીશું તમે ચાર રજીસ્ટર જોઈ શકો છો એક RF અથવા R2 છે એક R1 છે બીજો R2 છે બીજો R1 છે તેથી આપણું સૂત્ર છે VoR2R1 તેથી તેણે આ ચાર રેઝિસ્ટરને આ ઓપરેશન એમ્પ્લીફાયર સાથે જોડી દીધું છે અને તેણે આ એમ્પ્લીફાયર માટે બાયસ વોલ્ટેજ તરીકે 15V આપ્યું છે અને પછી આપણે જોઈશું કે ઇનપુટ શું છે અને કોરેસ્પૉન્ડિન્ગલી આઉટપુટ વોલ્ટેજ શું છે આપણે અહીં DC પાવર સપ્લાયનો ઉપયોગ કરવો પડશે આપણે અહીં ફંક્શન જનરેટરનો ઉપયોગ કરએ છીએ અને આપણે ઓસિલોસ્કોપનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા આપણે મિલીમીટરનો ઉપયોગ કરી શકીએ છીએ તો ચાલો 15 ને જોડીએ તેથી તમે જુઓ છો કે આ એક્સપેરિમેન્ટ કરવાની યોગ્ય રીત છે પાવર સપ્લાય બંધ છે બીજું સ્ટેપ શું છે હવે તમે 1 કિલોહર્ટ્ઝથી V1 ઉપર 1 વોલ્ટ પીક ટુ પીક સાઇન વેવ આપો તેથી જો તમે એક્સપેરિમેન્ટ બોર્ડ ઉપર પાછા આવો અને તમે ફંક્શન જનરેટર જુઓ

તમે અહીં જોઈ શકો છો એમ્પ્લિટ્યૂડમાં તે પહેલેથી જ 1 volt પીક ટુ પીક બરાબર ફ્રીક્વન્સી 1 કિલોહર્ટ્ઝ લખેલ છે હવે આ ખાસ એક ચેનલ છે બીજી ચેનલ તે 2 વોલ્ટ પીક ટુ પીક એપ્લાય કરશે તેથી આપણે ફક્ત ફંક્શન જનરેટરને સમાયોજિત કરી રહ્યા છીએ હવે ફરીથી 1 કિલોહર્ટ્ઝ બરાબર છે ઉપરંતુ અમારે વોલ્ટેજ બદલવું પડ્યું વોલ્ટેજ તમારે એમ્પ્લિટ્યૂડ બટન દબાવવું પડશે અને પછી તમારું વોલ્ટેજ બદલવું પડશે અહીં તે 2 વોલ્ટ પીક ટુ પીક છે બરાબર અગાઉ તે એક ચેનલ માટે 1 વોલ્ટ હતી બીજી ચેનલ 2 વોલ્ટ પીક ટુ પીક છે તેથી જો તમે બંને ચેનલો જોવા માંગો છો તો તમે તે પણ જોઈ શકો છો આપણે હવે 1 વોલ્ટને એક ચેનલ અને બીજા વોલ્ટથી બીજી ચેનલ સાથે જોડ્યા છે તમે અહીં જોઈ શકો છો ચેનલ 1 ઉપર 1 વોલ્ટ આપ્યા છે ચેનલ 2 ઉપર 2 વોલ્ટ આપ્યા છે બંને ચેનલ માટે 1 kHz ફ્રિક્વન્સી ફેઝ 0 ડિગ્રી છે ઓફસેટ 0 મિલીવોલ્ટ છે હવે તે આ વોલ્ટેજ ઇનપુટ સિગ્નલને ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયર સાથે જોડે છે તેથી તમે ફરી એક વખત સર્કિટ ઉપર પાછા આવો આ 1 વોલ્ટ અને 2 વોલ્ટ ફંક્શન જનરેટરમાંથી આવી રહ્યા છે તમે આ ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયરના ઇનપુટ સિગ્નલ તરીકે 1 વોલ્ટ અને 2 વોલ્ટ આપ્યા છે તેથી તમારે ફંક્શન જનરેટર સાથે V1 V2 અને ગ્રાઉન્ડને કનેક્ટ કરવું પડશે તેથી જ્યારે તમે પ્રોબ લોછો ત્યારે હંમેશા તપાસ કરવાનો પ્રયાસ કરો કે પ્રોબ કામ કરી રહ્યા છે કે નહીં તમારે પ્રોબને યોગ્ય રીતે જોડવા પડશે તેથી તમે સમજો છો કે તમે જે વોલ્ટેજ આપી રહ્યા છો તે અર્થપૂર્ણ છે કે નહીં ફક્ત એવું ન વિચારશો કે એકવાર તમે 1 વોલ્ટ આપો તો તે થઈ ગયું તમારે તેને ઓસિલોસ્કોપથી તપાસવું પડશે તમારે તેને તમારા મલ્ટિ મીટરથી તપાસવું પડશે જુઓ કે પ્રોબ યોગ્ય રીતે સેટ છે કે નહીં અને પછી તમે સર્કિટ ઉપર એપ્લાય કરો તેથી એકવાર તમે ખાતરી કરો કે પ્રોબ બરાબર છે પછી તમે V ને V1 તરીકે 1 વોલ્ટ આપી શકો છો ચેનલ 1 થી V1 બીજો 2 વોલ્ટ છે તેથી બીજું ટર્મિનલ ગ્રાઉન્ડ થશે પછી આપણે 2 વોલ્ટને જોડવા પડશે તે ગ્રાઉન્ડને ગ્રાઉન્ડ સાથે જોડી રહ્યો છે અને તે સિગ્નલને સિગ્નલ સાથે જોડી રહ્યો છે તેણે જે પણ 2 વોલ્ટ આપ્યા છે હવે તે આ 2 વોલ્ટ આપશે જે તમે જોઈ શકો છો કે તે V2 અને બ્લેકથી ગ્રાઉન્ડને એક્સસલેન્ટ રીતે જોડેલ છે તેથી હવે આપણે V1 અને V2 આપેલા છે અને ત્યાં ગ્રાઉન્ડ સિગ્નલ છે હવે આપણે શું માપીએ આપણે ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયરના આઉટપુટને માપવાનું છે તેથી તે ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયરના આઉટપુટ સાથે જોડાઈ રહ્યો છે તો આપણે શું જોઈએ છીએ આઉટપુટ ક્યાં છે આઉટપુટ લગભગ 1 વોલ્ટ પીક ટુ પીક છે આપણે V2 ઉપર 2 વોલ્ટ આપેલા છે આપણે V1 ઉપર 1 વોલ્ટ આપેલા છે આપણને 2 2 1V મળી રહ્યા છે કારણ કે અહીંનો ગેઇન 1 છે આપણે અહીં જે ગેઇન મેળવ્યો છે તે 1 છે તેનો અર્થ એ છે કે જો તમે સર્કિટ R3 ઉપર પાછા આવો તો 1 કિલો ઓહ્મ છે R4 1 કિલો ઓહ્મ છે તેનો અર્થ એ કે તમારો ગેઇન R3R4 111 હશે ગેઇન 1 છે તેથી હું તેને ફરીથી અહીં લખીશ Vout gain 1 તે આપણે ઓસિલોસ્કોપમાં 1 વોલ્ટ જોઈએ છીએ હું શું લખીશ 1 વોલ્ટ 2 વોલ્ટVout 1 વોલ્ટ છે ડીફ્રેન્શિઅલ ગેઇન 1 જેટલો છે તેથી ગેઇન 1 છે આપણે CMRR વિશે ચિંતા કરીશું નહીં કારણ કે આ એક્સપેરિમેન્ટમાં કોમન મોડ રિજેક્શન રેશિયોને સમજવાનો નથી આ ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયરને બરાબર સમજવા માટે એક્સપેરિમેન્ટ છે તેથી આપણે એક અલગ એક્સપેરિમેન્ટ કરીશું જ્યાં આપણે કોમન મોડ રિજેક્શન રેશિયો સમજીશું તેથી અહીં મારો ગેઇન 1 છે હવે ચાલો વોલ્ટેજ બદલીએ ચાલો V1 અને V2 માટે વિવિધ મૂલ્યો આપીએ તમે ગમે તે આપો હું તેને સ્વતંત્રતા આપું છું અને તે તેની સમજ પ્રમાણે વોલ્ટેજ આપી રહ્યો છે ચાલો જોઈએ કે આઉટપુટ ઉપર શું થાય છે તેથી તે પણ ઇન્ટરેસ્ટિંગ છે બરાબર તો ચાલો જોઈએ ઠીક છે તો ચાલો જોઈએ કે તેણે ઇનપુટ સિગ્નલ તરીકે શું વોલ્ટેજ આપેલા છે તેમણે 1 વોલ્ટ અને 3 વોલ્ટ આપેલા છે ચેનલ 1 માં 1 વોલ્ટ છે ચેનલ 2 માં 3 વોલ્ટ છે આ કિસ્સામાં જ્યારે તમે વોલ્ટેજ 1 વોલ્ટ અને 3 વોલ્ટ બદલો છો ત્યારે ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયરનું એક્સપેકટેડ આઉટપુટ શું છે ચાલો થેઓરેટિકેલી રીતે જોઈએથેઓરેટિકેલી રીતે 3 1 2 હોવું જોઈએ ગેઇન શું છે ગેઇન 1 છે તેથી આઉટપુટ 2 વોલ્ટ હોવું જોઈએ

હવે ચાલો જોઈએ કે આઉટપુટ શું છે તમે ઓસિલોસ્કોપ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો તે 2 વોલ્ટની નજીક છે ફરીથી આ કેમ છે કારણ કે આપણી પાસે રેઝિસ્ટર છે જે બરાબર 1 કિલો ઓહ્મ ન હોઈ શકે જુઓ આ ટોલરન્સ એટલી બધી અસર કરી રહી છે 1 કિલો ઓહ્મ અને 950 ઓહ્મ ગેઇન બદલશે આપણે સમાન ગેઇન મેળવી શકતા નથી જે 1 છે તેથી હંમેશા સમજો કે નાના ફેરફારો નાના ટોલરન્સ કે જે તમે રેઝિસ્ટરના મૂલ્યમાં જુઓ છો તે તમારા ઓવરઓલ આઉટપુટ ઉપર નોંધપાત્ર તફાવત હશે તેથી 1 96 અને 2 વોલ્ટમાં 0 04 વોલ્ટનો તફાવત છે જ્યારે તમે સેન્સરની સેન્સિટિવિટીને ધ્યાનમાં લો છો ત્યારે આ એક મોટો તફાવત છે એટલા માટે તમારા રેઝિસ્ટર માટે સચોટ રેઝિસ્ટર્સની પસંદગી અત્યંત મહત્વની છે તેથી ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયર ઉપર પાછા આવો આપણે શું જોઈએ છીએ બીજા કિસ્સામાં તેણે 1 વોલ્ટ અને 3 વોલ્ટ આપેલા છે આઉટપુટ 1 96 વોલ્ટ બરાબર હતું અને જો હું ગેઇનની ગણતરી કરું તો આ થેઓરેટિકેલ ગેઇન છે ખાસ ગેઇન 1 96 ને 2 થી ડિવાઈડેડ કરવામાં આવશે બરાબર 3 1 2 જુઓ તેથી જે આશરે 1 ની નજીક છે 1 ની નજીક છે તેથી મારો ગેઇન 1 હકીકતમાં આપણે પહેલેથી જ જાણી ચૂક્યા છીએ થેઓરેટિકેલી તે 1 છે પ્રાયોગિક રીતે તે 1 નહીં 1 ની બરાબર હશે તેથી આ એક્સપેરિમેન્ટ બતાવે છે કે ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયરના ગેઇનની ગણતરી કેવી રીતે કરવી આપણે ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયર પસંદ કર્યું છે કારણ કે તે વોલ્ટેજ એમ્પ્લીફાયરનો તફાવત લે છે કારણ કે આપણે ફીડબેક રેઝિસ્ટર અને ઇનપુટ રેઝિસ્ટરનું મૂલ્ય બદલીને વોલ્ટેજનો તફાવત છે તે વોલ્ટેજનો ગેઇન બદલી શકીએ છીએ તેથી હું આશા રાખું છું કે તમે ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયરના કાર્યને સમજી ગયા છો અને ચાલો આપણે બીજો એક્સપેરિમેન્ટ જોઈએ અને સમજીએ કે ઇન્સ્ટ્રુમેન્ટેશન એમ્પ્લીફાયર શું છે આ એક ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયર છે તેથી હું આશા રાખું છું કે તમે ડીફ્રેન્શિઅલ એમ્પ્લીફાયરના કાર્યને સમજી ગયા છો અને તે કેવી રીતે ઉપયોગી છે અને તમે ફંક્શન જનરેટરમાંથી સિગ્નલ કેવી રીતે બદલી શકો છો તમે તેને જોવા માટે ઓસિલોસ્કોપનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો બાયસ વોલ્ટેજ શું છે આપણે મલ્ટી મીટરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તમે પ્રોબનો ઉપયોગ કેવી રીતે કરી શકો તમે વાયરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો મારી પાસે જે ઉપકરણ છે અથવા મારી પાસે જે સાધન છે અથવા મારી પાસે જે સાધન છે તેનો ઉપયોગ કરીને વાયરને કેવી રીતે બહાર કાઢવું તેથી તમારી જાતને ગૂંચવશો નહીં અને શીખવાની શ્રેષ્ઠ રીત તમારી પોતાની ભાષામાં કરવામાં આવે છે અંગ્રેજી એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે વાતચીત કરી શકીએ છીએ ઉપરંતુ દરેક વસ્તુને માત્ર અંગ્રેજીમાં સમજવી ફરજિયાત નથી તે કોન્સેપ્ટને સમજવા માટે છે તેથી આને ધ્યાનમાં રાખીને આપણે આ વ્યાખ્યાન પૂરું કરીશું અને હું આશા રાખું છું કે તમારો આગળ સારો સમય હશે અને તમે વધુ વસ્તુઓ શીખી શકશો અને હું તમને નવા એક્સપેરિમેન્ટ બતાવતો રહું છું જે તમારા માટે ઓપ એમ્પ્સના કોન્સેપ્ટને સમજવામાં મદદરૂપ થશે અને સામાન્ય રીતે તેમની એપ્લિકેશન્સ અને ઈન્ડીકેટર સર્કિટ જે ફરીથી આપણું ઓપરેશન એમ્પ્લીફાયર છે તેથી હું તમને આગામી મોડ્યુલમાં કેચ કરીશ ત્યાં સુધી તમે કાળજી લો